આર માં લોજિસ્ટિક રીગ્રેસનના ઈમ્પ્લીમેનટેશન ના લેકચરમાં આપનું સ્વાગત છે આ લેકચરમાં આપણે કેસ અભ્યાસ અને તેની સાથે સંકળાયેલ સમસ્યાનું નિવેદન જોશું આપણે આર નો ઉપયોગ કરીને કેસ અભ્યાસ પણ હલ કરવા જઈ રહ્યા છીએ અને આના ભાગ રૂપે આપણે સીએસવી લે માંથી ડેટા કેવી રીતે વાંચવો ડેટા કેવી રીતે સમજવો અને પરિણામોનું અર્થઘટન કેવી રીતે કરવું તે જોવા જઈશું પ્રોફેસર રઘુના પહેલાના લેકચરના કેટલાક મુખ્ય મુદ્દા આપણે જાણીએ છીએ કે એ વર્ગીકરણ તકનીક છે અને તે એક સુપરવાઇસડ લર્નિગ એલ્ગોરિધમ છે સુપરવાઇસડ દ્વારા મારો મતલબ છે કે ડેટા લેબલ થયેલ છે તે એક પેરામેટ્રિક અભિગમ છે કારણ કે આપણે એલ્ગોરિધમનો ઉપયોગ કર્યો છે ત્યાંથી આપણે તેમાંના પરિમાણો મેળવીશું નિર્ણયની સીમા પ્રોબેબ્લીટીના અર્થઘટનના આધારે લેવામાં આવે છે અને તે રેખીય અથવા બિન રેખીય હોઈ શકે છે પ્રોબેબ્લીટીઝ સિગ્મોઇડલ ફંક્શન તરીકે પણ મોડેલ કરી શકાય છે તો ચાલો આપણે સમસ્યાનું નિવેદન જોઈએ આપણે આ ખ્યાલને સ્પષ્ટ કરવા માટે ઓટોમોટિવ ક્રેશ પરીક્ષણ કેસનો ઉપયોગ કરવા જઈશું તેથી ક્રેશ પરીક્ષણ એ વિનાશક પરીક્ષણનું એક પ્રકાર છે જે વિવિધ કારો માટે ઉચ્ચ સલામતીના ધોરણને સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવે છે હવે આ રીતે ક્રેશ ટેસ્ટ કરવામાં આવે છે તેથી ઘણી કાર ક્રેશ પરીક્ષણ માટે સ્વતંત્ર ઓડિટ યુનિટમાં ફેરવાઈ ગઈ છે અને તેનું મૂલ્યાંકન નબળા થી ઉત્તમ નબળા 10 અને ઉત્તમ 10 સાથે કરવામાં આવે છે તેથી 10 થી 10 સ્કેલ છે અને તેનું મૂલ્યાંકન કેટલાક પરિમાણો પર કરવામાં આવી રહ્યું છે તેથી ચાલો આપણે તેમના પરિમાણોનું મૂલ્યાંકન કર્યું છે તે પરિમાણો જોઈએ તેથી મારી પાસે મનીકિન હેડ ઇફેક્ટ છે જે કારના હેડના ક્રેશના થતાપ્રભાવ પર મેનિકિન બોડી ઇફેક્ટ કારના બોડી પરની અસર આંતરિક અસર હીટ વેન્ટિલેશન એર કંડિશનિંગ ઇફેક્ટ અને સલામતી એલાર્મ સિસ્ટમ પર છે હવે દરેક ક્રેશ પરીક્ષણ કરવું ખૂબ જ ખર્ચાળ છે અને તેથી કંપની માત્ર 100 કાર માટે ક્રેશ પરીક્ષણ કરે છે ક્રેશ પરીક્ષણના અંતે કારનો પ્રકાર નોંધવામાં આવે છે તેથી તે પ્રકાર અહીં હેચબેક અથવા એસયુવી છે જો કે ક્રેશ પરીક્ષણ દર વખતે કરવા માટે ખૂબ જ ખર્ચાળ હોવાથી કંપની આ ડેટાને એક મોડેલ બનાવવાની તૈયારી કરે છે અને આ મોડેલની સાથે ભવિષ્યમાં તે કારના પ્રકારનું અનુમાન લગાવી શકશે તેથી આ માટે આપણે એક મોડેલ બનાવવા અને ટ્રેનીગ આપવા માટે ડેટાનો એક ભાગ અનામત રાખવાના છીએ અને બાકીનો ડેટા વિશ્લેષણ માટે રાખવામાં આવશે તેથી આ માટે અમારી પાસે કુલ 100 કાર છે જેમાંથી 80 કારને ટ્રેઇન તરીકે લેવામાં આવનાર છે અને બાકીની 20 કારની કસોટી લેવામાં આવશે તો 80 કાર ક્રેશ ટેસ્ટ અન્ડરસ્કોર 1 ડોટ સીએસવીcrashTest 1 csv ફાઇલમાં આપવામાં આવી છે અને બાકીની કાર 20 ક્રેશ ટેસ્ટ અન્ડરસ્કોર 1 અન્ડરસ્કોર ટેસ્ટ ડોટ સીએસવીcrashTest 1 TEST csv ફાઈલ માં આપવામાં આવી છે હવે આપણને કારના પ્રકારને હેચબેક અથવા એસયુવી તરીકે વર્ગીકૃત કરવા માટે લોજીસ્ટીક રીગ્રેસન તકનીકનો ઉપયોગ કરવાની જરૂર છે ચાલો હવે આપણે ઉકેલ અભિગમ જોઈએ તેથી આપણે મોડેલિંગમાં જતાં પહેલાં ચાલો વસ્તુઓ તૈયાર કરીએ આપણે વર્કિંગ ડિરેક્ટરી સેટ કરવાની જરૂર છે વર્ક સ્પેસ માં ચલો સાફ કરીશું આપણે પણ જરૂરી પેકેજો લોડ કરવાની જરૂર છે તેથી આ કિસ્સામાં glm એક ઇનબિલ્ટ ફંક્શન છે તેથી આપણને લોડ કરવા માટે કોઈ વિશિષ્ટ પેકેજની જરૂર નથી જ્યારે કન્ફ્યુઝન મેટ્રિક્સનો ઉપયોગ કરવા માટે મને carrot નામના પેકેજની જરૂર છે જે હું મારા મોડેલિંગની શરૂઆત કરતા પહેલા લોડ કરીશ હું આ ફંક્શનનો ઉપયોગ કરીને એન્વાયરમેન્ટમાંના બધા ચલો પણ સાફ કરીશ જે આપણે પહેલાથી જ શીખ્યા છે તો ચાલો હવે આપણે ડેટા વાંચીએ તેથી કેસ સ્ટડી માટેનો ડેટા મેં કહ્યું તેમ આ ફાઇલ ના નામ સાથે તમને પ્રદાન કરવામાં આવે છે તો ક્રેશ ટેસ્ટ અન્ડરસ્કોર 1 crashTest 1એ ટ્રેઇનનો ડેટા છે અને ક્રેશ ટેસ્ટ અન્ડરસ્કોર 1 અન્ડરસ્કોર ટેસ્ટcrashTest 1 TEST એ ટેસ્ટ ડેટા છે હવે સીએસવી લે માંથી ડેટા વાંચવા માટે આપણે સીએસવી ફંક્શનનો ઉપયોગ કરીશું જેમ કે મેં મારા અગાઉના લેકચરમાંથી કહ્યું છે કે તે ટેબલ ફોર્મેટમાં ફાઇલ વાંચે છે અને તેમાંથી ડેટા ફ્રેમ બનાવે છે તેથી તેની સિન્ટેક્સ ઇનપુટ્સ લે અને કોલમ નામ નીચે આપેલ છે તો ચાલો હવે આપણે ડેટા વાંચીએ તો હું ફંકશન રીડ ડોટ સીએસવીનો ઉપયોગ કરીશ જે નામ મારી ફાઈલ લે નામ ની પાછળ છે હવે આ આદેશ ચાલ્યા પછી તે તેને ક્રેશ ટેસ્ટ અન્ડરસ્કોર 1crashTest 1 નામના ઓબ્જેક્ટમાં સેવ કરશે જે ડેટા ફ્રેમ છે તેવી જ રીતે હું અન્ય ડેટા સેટ માટે પણ કરું છું અને હવે મારી પાસે બીજો ઓબ્જેક્ટ ક્રેશ ટેસ્ટ અન્ડરસ્કોર 1 અન્ડરસ્કોર ટેસ્ટcrashTest 1 TEST છે હવે આ બંને ડેટા ફ્રેમ એન્વાયરમેન્ટમાં પ્રતિબિંબિત થશે ચાલો હવે ડેટા જોઈએ તેથી હું મારા ડેટા ફ્રેમના નામ દ્વારા view કમાન્ડ વાપરીશ તેથી તે આ રીતે દેખાય છે એકવાર તમે આદેશ ચલાવો તો બધા ચલો અને મૂલ્યો સાથે એક અલગ ટેબ દેખાશે હવે આપણે ડેટાને સમજવાનો પ્રયત્ન કરીએ ડેટા સેટ ક્રેશ ટેસ્ટ અન્ડરસ્કોર 1crashTest 1 માં 6 વેરીએબલોનાં 80 અવલોકનો છે અને તે જ રીતે ક્રેશ ટેસ્ટ અન્ડરસ્કોર 1 અન્ડરસ્કોર ટેસ્ટcrashTest 1 TEST માં 6 વેરીએબલનાં 20 નિરીક્ષણો છે હવે જેમ કે મેં પહેલા કહ્યું હતું કે અમારી પાસે અહીં 5 ચલો છે જે ક્રેશ પરીક્ષણના અંતે માપવામાં આવ્યા છે અને જો તમે ડેટામાંથી જોઈ શકો છો તો પ્રથમ પાંચ કોલમ કાર વિશેની વિગતો છે અને છેલ્લી કોલમ તે લેબલ છે જે કહે છે કાર્ડ પ્રકાર હેચબેક છે કે એસયુવી તો ચાલો આપણે ડેટાની રચના જોઈએ સ્ટ્રક્ચર દ્વારા મારો અર્થ ચલો અને તેના અનુરૂપ ડેટા પ્રકારો છે તો સ્ટ્રક્ચર એ કમાન્ડ છે જે str તરીકે રજૂ થાય છે મારે તેને ઈનપુટ તરીકે એક ઓબ્જેક્ટ આપવાની જરૂર છે અહીં ઓબ્જેક્ટ એ ઇચ્છિત ઓબ્જેક્ટ છે જેના માટે આપણે સ્ટ્રક્ચર જોવા માંગીએ છીએ તેથી જો તમે ટ્રેઇન ડેટાની રચના પર નજર નાખશો તો તે તમને જણાવે છે કે ક્રેશ ટેસ્ટ અન્ડરસ્કોર 1crashTest 1 એ ટાઇપ ડેટા ફ્રેમનું છે જેમાં 8૦ અવલોકનો અને 6 ચલો છે અને પાંચેય ચલો આંકડાકીય છે અને વર્ગ ચલ જે કાર્ડ પ્રકારનો છે તે સ્તરના હેચબેક અને એસયુવી સાથેનું પરિબળ છે એ જ રીતે તમે પરીક્ષણ સમૂહની રચના પણ જોઈ શકો છો તો હવે ચાલો આપણે ડેટાનો સારાંશ જોઈએ અને ચાલો જોઈએ કે તે ડેટા વિશે શું કહે છે તેથી સારાંશ એ પાંચ પોઇન્ટનો સારાંશ છે જો ઇનપુટ ડેટા ફ્રેમ હોય અને જો ઈનપુટ ઓબ્જેક્ટ રીટર્ન થાય તે માટેના સંબંધિત સારાંશ કરતાં તો એક ઓબ્જેકટ હોય આ વાક્યરચના છે તેથી ટ્રેઇન ડેટા માટે સારાંશ જે ક્રેશ ટેસ્ટ અન્ડરસ્કોર 1crashTest 1 છે તે સ્નિપેટમાં નીચે આપેલ છે તેથી આંકડાકીય ચલો માટે તે મીનીમમ પ્રથમ ચતુર્થાંશ અને સરેરાશ સરેરાશ ત્રીજા ચતુર્થાંશ અને મેક્સીમમ સાથે પાંચ પોઇન્ટનો સારાંશ છે ક્લાસિકલ વેરિયેબલ માટે જે અહીં પરિબળ કાર પ્રકાર છે તે આવર્તન ગણતરી આપે છે તેથી પરીક્ષણ માટે તે ફરીથી આંકડાકીય ચલો અને કાર પ્રકાર માટે પાંચ પોઇન્ટનો સારાંશ આપે છે તે મને કહે છે કે ટાઇપ હેચબેકની 10 કાર અને એસયુવી પ્રકારની 10 કાર છે તો ચાલો હવે આપણે ફંક્શન glm જોઈએ જેને આપણે લોજિસ્ટિક રીગ્રેસન માટે વાપરીશું તેથી glm એટલે સામાન્યીકૃત રેખીય મોડેલ અને તેનો ઇનપુટ એક સૂત્ર ડેટા અને ફમિલી છે તેથી સૂત્ર મૂળરૂપે તમે જે મોડેલને લેવા માંગો છો તેનું સિમ્બોલિક સ્વરૂપ છે તેથી આપણા કિસ્સામાં તે કારનો પ્રકાર બની જાય છે તેથી તે મૂળભૂત રીતે એક વર્ગ છે ડેટા એ એક ડેટા ફ્રેમ છે કે જેમાંથી તમે તમારા ચલોને મેળવવા માંગો છો અને જો તમે લોજિસ્ટિક રીગ્રેસનનો ઉપયોગ કરો છો તો ફેમીલી દ્વિપક્ષી છે ત્યાં અન્ય ફેમીલી પણ છે જે ફંક્શનની અંદર લિસ્ટ કરેલ છે પરંતુ જો તમે ફેમીલી બાઈનોમીઅલfamilybinomial લખો તો તે ખાસ કરીને લોજિસ્ટિક રીગ્રેસનને અનુરૂપ છે ચાલો હવે લોજીસ્ટીક રીગ્રેસન મોડેલ બનાવીએ હવે હું અહીં glm ફંક્શનનો ઉપયોગ કરવા જઈ રહી છું જે સૂત્ર કહે છે કે ડેટા ક્રેશ ટેસ્ટ અન્ડરસ્કોર 1crashTest 1 માંથી અહીં આપણો ક્લાસ છે તે વેરીએબલ કાર્ડ ટાઇપ મેળવો અને તે મેળવવા માટે હું ડોલર સિમ્બોલનો ઉપયોગ કરું છું હવે ક્રેશ ટેસ્ટ અન્ડરસ્કોર 1crashTest 1 એ મારો ટ્રેઇન ડેટા છે હવે જેમ કે મેં કહ્યું તેમ ફેમીલી બાઈનોમીઅલfamilybinomial લોજિસ્ટિક રીગ્રેસનને અનુરૂપ છે અને હવે વેરિયેબલ કાર પ્રકાર ક્રેશ ટેસ્ટ અન્ડરસ્કોર 1crashTest 1 માંથી મેળવવાનો છે હવે એકવાર હું આ આદેશ ચલાવીશ glm પ્રકારનું એક ઓબ્જેક્ટ બને છે અને હું તેને લોજીસફિટ કહીશ તેથી જો તમે પ્રોફેસર રઘુના લેકચરથી યાદ કરી શકો તો આપણે પ્રોબેબ્લીટીઝને સિગ્મોઈડલ ફંક્શન તરીકે મોડેલ કરીએ છીએ અને જમણી બાજુ મારી પાસે લોગ ઓડ્સ રેશિયો છે અને આ બરાબર હાઇપરપ્લેન સુત્ર છે આ પણ નિર્ણયની સીમા છે અહીં p 1 p એ oddsઓડસ છે જ્યાં p એ સફળતાની પ્રોબેબ્લીટી છે 1 p એ નિષ્ફળતાની પ્રોબેબ્લીટી છે હવે અમારા કિસ્સામાં p એ પ્રોબેબ્લીટી છે કે કારનો પ્રકાર હેચબેક છે અને 1 p એ પ્રોબેબ્લીટી છે કે કારનો પ્રકાર એસયુવી છે ચાલો હવે આપણે મોડેલ જોઈએ હવે જો તમે તમારા કન્સોલમાં મોડેલ લોગીસફિટ ચલાવો આ જો પ્રદર્શિત થાય છે પ્રથમ લાઇનમાં તે સૂત્ર પ્રદર્શિત કરે છે આગળની લાઇનમાં તે ગુણાંક દર્શાવે છે પછી મારી પાસે સ્વતંત્રતાની ડિગ્રી છે તેથી તે સ્વતંત્રતાના બે ડિગ્રી દર્શાવે છે તેથી સ્વતંત્રતાની પ્રથમ ડિગ્રી ત્યારે હોય છે જ્યારે તમારી પાસે નલ મોડેલ હોય જે ફક્ત ઇન્ટરસેપ્ટ સાથે હોય અને બીજા કિસ્સામાં તમારી પાસે સ્વતંત્રતાની ડિગ્રી 74 હોય છે જેનો અર્થ છે કે મેં મારા ચલોને મારા મોડેલિંગમાં શામેલ કર્યા છે તેથી ચાલો હવે આપણે દરેક ગુણાંકોને વિગતવાર જોઈએ તેથી હું ફરીથી લોગસફિટનો સારાંશ વાપરીશ તો હવે આ આપણે રેખીય રીગ્રેસનમાં જે કર્યું છે તેના જેવું જ છે પ્રથમ વિભાગ તમને તે સૂત્ર કહે છે કે જેનો આપણે ઉપયોગ કર્યો છે બીજો વિભાગ તમને એક t નું માપ અને તેના માટે 5 પોઇન્ટનો સારાંશ જણાવે છે મારી પાસે ગુણાંક તરીકે આગળનો વિભાગ છે તેથી આ તે β̂ i' છે જ્યાં i 0 થી 5 હવે ઇન્ટરસેપ્ટ માટે તે β̂ 0 તેથી આગળ છે મારી પાસે અહીં મારા અનુમાન પ્રમાણે 4 કોલમ પ્રમાણભૂત ભૂલ z મૂલ્ય અને સંકળાયેલ પ્રોબેબ્લીટી છે હવે લોજિસ્ટિક રીગ્રેસનમાં ગુણાંક તમને ધારણા કરનારના મૂલ્ય જે ઇનપુટ મૂલ્ય છે તેમાં એકમ વૃદ્ધિ માટેના આઉટપુટના લોગ ઓડસમાં પરિવર્તન આપે છે તેથી હવે જો તમે જોઈ શકો છો કે પ્રોબેબ્લીટી ખરેખર ઉંચી છે અને કોઈ પણ ચલો આંકડાકીય રીતે નોંધપાત્ર નથી જો તમે આગલા વિભાગમાં જાઓ છો તો મારી પાસે કંઈક નલ વિચલન અને અવશેષ વિચલન છે તેથી જ્યારે બધી શરતો ધ્યાનમાં લેવામાં આવે ત્યારે ફક્ત ઇન્ટરસેપ્ટર ભૂલથી અને અવશેષ વિચલન એ તમારા મોડેલનું વિચલન છે ત્યારે નલ વિચલન એ તમારા મોડેલનું વિચલન છે તેથી તમે સ્વતંત્રતાની ડિગ્રીઓ જોઈ શકો છો અને કહી શકો છો કે શું તે નલ મોડેલ છે જે ઘટાડેલ મોડેલ છે અથવા સંપૂર્ણ મોડેલ છે તેથી ઘટાડેલા મોડેલ માટે હું ફક્ત ઇન્ટરસેપ્ટર જ લઉં છું તેથી મારી સ્વતંત્રતાની ડિગ્રી 1 દ્વારા ઘટાડો થયો તેથી 80 1 79 જ્યારે સંપૂર્ણ મોડેલ માટે હું બધા ચલો ધ્યાનમાં લઈશ તેથી મારી પાસે 80 6 ડિગ્રી સ્વતંત્રતા છે જે 74 છે તેથી મારી પાસે કંઈક છે જેને ફિશર સ્કોરિંગ ઇટરેશન કહે છે તેથી ફિશરની સ્કોરિંગનો ઉપયોગ મહત્તમ પ્રોબેબ્લીટીના અંદાજ માટે થાય છે અને તે ન્યૂટન રેફસન પદ્ધતિનો ડેરીવેટીવ છે તેથી તે તમને જણાવે છે કે લીધેલા પુનરાવર્તનોની સંખ્યા 25 છે ચાલો આપણે ઓડસ શોધીએ ઓડસ શોધવા માટે આપણે પ્રીડીકટ ફંક્શનનો ઉપયોગ કરીશું અને વાક્યરચના પ્રીડીકટ અને મારું ઇનપુટ એક ઓબ્જેક્ટ છે જેના માટે હું તેને પ્રીડીકટ કરવા માંગું છું હવે આપણા ડેટા માટે હું પ્રીડીકટ નો ઉપયોગ કરીશ મારું અહીંનું ઇનપુટ લોજિસ્ટિક રીગ્રેસન મોડેલ છે હવે જો હું કોઈ ડેટા આપતી નથી તો ફંકશન ધારે છે કે હું તેના સંદર્ભમાં ટ્રેઇન સેટ પર પ્રીડીકટ કરવા માંગું છું જે આપણા કિસ્સામાં ક્રેશ ટેસ્ટ અન્ડરસ્કોર 1crashTest 1 છે હવે ટાઇપ રિસ્પોન્સtype response તમને પ્રોબેબ્લીટીઝ તરીકે આઉટપુટ આપે છે પરંતુ જો તમે મૂળભૂત રીતે તેનો ઉલ્લેખ ન કરો તો તમને લોગ ઓડસ આપે છે ચાલો હવે પ્રોબેબ્લીટીઝને પ્લોટ કરીએ તો આદેશ ચલાવ્યા પછી મેં તેને લોજીસ્ટ્રેન તરીકે સાચવ્યું છે અને પ્રોબેબ્લીટીઝને પ્લોટ કરવા માટે હું પ્લોટ ફંક્શનનો ઉપયોગ કરીશ મારી જમણી તરફ મારી પાસે y અક્ષ પર પ્લોટ છે જે મારી પાસે પ્રોબેબ્લીટીઝ છે અને x અક્ષ પર મારી પાસે ઇન્ડેક્સ છે તેથી આ પ્લોટથી તે સ્પષ્ટ છે કે વર્ગો સારી રીતે અલગ થઈ ગયા છે પરંતુ હજી પણ આપણે જાણતા નથી કે કઈ કાર કયા પ્રકારની છે તો ચાલો જોઈએ કે કઈ બાજુ કઈ કાર દર્શાવે છે તેથી તે કરવા માટે હું પ્રોબેબ્લીટીઝનો અર્થ શોધવા જઇ રહી છું અને આ આપણને બે વર્ગો સાથે સંકળાયેલ પ્રોબેબ્લીટીઝને ઓળખવામાં મદદ કરશે હું હવે ટી અપ્લાય ફંક્શનનો ઉપયોગ કરવા જઈ રહી છું આ એક ઘંટડી વગાડશે જયારે આપણે આર પ્રોગ્રામિંગ લેક્ચરની બેઝિક્સની રજૂઆત કરીશું પછી અહીં મૂકી હું લોજીસ્ટ્રેન તરીકે આપું છું હવે હું કારના પ્રકારને આધારે વર્ગીકૃત કરવા માંગુ છું તેથી હું ક્રેશ ટેસ્ટ અન્ડરસ્કોર 1crashTest 1 કારનો પ્રકાર આપવાની છું અને ફંક્શન જે હું શોધવા માંગું છું તે જ સરેરાશ છે તેથી હું ફંકશન તરીકે સરેરાશ આપી રહી છું હવે જો તમે આદેશ ચલાવો છો તો મારી પાસે દરેક કાર પ્રકાર સાથે સંકળાયેલ પ્રોબેબ્લીટીઝ છે હેચબેક માટે તે ખરેખર તેની 2 85 ને 10 પાવરમાં ઘટાડે છે જ્યાં 10 એસયુવી છે તે 1 છે તેથી આ આપણને કહે છે કે નીચી પ્રોબેબ્લીટીઝ કાર પ્રકારનાં હેચબેક સાથે સંકળાયેલ છે જ્યાં ઉચ્ચ પ્રોબેબ્લીટીઝ કાર પ્રકાર એસયુવી સાથે સંકળાયેલ છે તો ચાલો હવે આપણે ટેસ્ટ ડેટા ઉપર પ્રીડીકટ કરીએ હું ફરીથી પ્રીડીકટ ફંક્શન વાપરીશ મારું ઇનપુટ ફરીથી લોજિસ્ટિક રીગ્રેસન મોડેલ છે હવે મારો નવો ડેટા એ ટેસ્ટ ડેટા છે તેથી ક્રેશ ટેસ્ટ અન્ડરસ્કોર 1 અન્ડરસ્કોર ટેસ્ટcrashTest 1 TEST એ ટેસ્ટનો સેટ છે હવે હું ફરીથી પ્રોબેબ્લીટીઝનું મોડેલ બનાવવા માંગું છું તેથી હું ટાઇપ રિસ્પોન્સtyperesponse આપીશ હવે એકવાર આ આદેશ એકઝીક્યુટ થઈ ગયા પછી તે ઓબ્જેક્ટ લોજીસ્પ્રેડ તરીકે સંગ્રહિત થઈ જશે અને હવે હું લોજીસ્પ્રેડ ને પ્લોટ કરીશ તેથી જો હું તેને પ્લોટ કરું છું તો મારી પાસે જમણી બાજુએ પ્લોટ છે ફરીથી મારી પાસે y અક્ષ પર પ્રોબેબ્લીટીની ધારણાના મૂલ્યો છે અને હું જોઈ શકું છું કે x પર મારી પાસે ઇન્ડેક્સ છે હવે ટેસ્ટ સેટ માટે પણ વર્ગો સારી રીતે અલગ થઈ ગયા છે હવે હું જાણું છું કે અહીં જે પોઇન્ટ આવે છે તે હેચબેકના વર્ગના છે અને જે પોઇન્ટ ઉપર છે તે વર્ગ એસયુવીના છે હવે લોજીસ્પ્રેડ એ આઉટપુટ છે જેમાં તેની પાસે પ્રોબ એબિલીટી મૂલ્યો છે અને મારી પાસે નીચે એક નાનો સ્નિપેટ છે જે મને પ્રોબેબ્લીટી મૂલ્યો બતાવે છે હવે મેં તમને ફક્ત પ્રથમ ચાર પોઇન્ટ્સ માટે જ બતાવ્યું છે બાકીના મુદ્દાઓ માટે પણ તમને સમાન મૂલ્યો મળશે ચાલો હવે પરિણામ જોઈએ હવે આપણે થ્રેશોલ્ડ મૂલ્ય સેટ કરીને ટેસ્ટ બિંદુ હેચબેક અથવા એસયુવી છે કે નહીં તે વર્ગીકૃત કરવા માંગીએ છીએ તેથી આ કિસ્સામાં હું થ્રેશોલ્ડ મૂલ્ય 0 5 ની સેટ કરીશ તેથી હવે હું એમ કહીશ કે ડેટા ક્રેશ ટેસ્ટ અન્ડરસ્કોર 1 અન્ડરસ્કોર ટેસ્ટcrashTest 1 TESTમાંથી કોલમ લોજીસ્પ્રેડ બનાવો અને જો આપણે બિંદુ જે લોજીસ્પ્રેડ છે તેના માટે આપણે જે તેની ગણતરી કરી છે જો તે 0 5 અથવા તેના કરતા ઓછી હોય તો પછી આ કોલમ હેઠળ હેચબેક અને ફરીથી તે જ ડેટામાંથી જો લોજીસ્પ્રેડ આ કોલમ હેઠળ આપેલ એસયુવી 0 5 કરતા વધારે હોય જો તમે તે કરો છો અને જો તમે આદેશો ચલાવો છો તો આ તે કેવી રીતે કોલમ બનાવે છે તેથી જો તમે છેલ્લી કોલમ જોઈ શકો તો જે 7 મી કોલમમાં ધારણા કરેલ કિંમતો ધરાવે છે અને આ દરેક હેઠળ મારી પાસે તે હેચબેક છે કે એસયુવી છે હવે આ કરવાનું કારણ એ છે કે આપણું ક્લાસિફાયર ના જોયેલ હોય તેવા ડેટાને વર્ગીકૃત કરવા માટે કેટલું સચોટ છે તો ચાલો હવે મુંઝવણ મેટ્રિક્સ જોઈએ તેથી ફંક્શન એ કેપિટલ M સાથે કન્ફ્યુઝન મેટ્રિક્સ છે હવે ફરીથી આ ફંક્શનનો ઉપયોગ કરવા માટે તમારે પહેલેથી લાઈબ્રેરીની carret લોડ કરવી હવે આ ફંકશનમાં તમારું ઇનપુટ એક ટેબલ છે તેથી મારી પાસે ટેબલ કમાન્ડ છે હવે ટેબલ કમાન્ડની અંદર હું મારા અનુમાનિત મૂલ્યો આપી રહી છું જે ડેટા ક્રેશ ટેસ્ટ અન્ડરસ્કોર 1 અન્ડરસ્કોર ટેસ્ટcrashTest 1 TESTના 7 મી કોલમમાં છે અને હું વાસ્તવિક કિંમતો આપી રહી છું જે વાસ્તવિક લેબલ છે ત્યાં એક અન્ય પરિમાણ પણ છે જે પોઝીટીવ છે હવે ડીફોલ્ટ રૂપે જો તમે કોઈ વર્ગને પોઝીટીવ વર્ગ તરીકે ન આપો તો આદેશ પ્રથમ વર્ગની પસંદગી કરે છે જેનો પોઝીટીવ વર્ગ આવે છે તેથી જો તમે ન ઇચ્છતા હોવ તો તમે હંમેશાં પાછા જઇ અને તેને પોઝીટીવ પરિમાણો હેઠળ બદલી શકો છો હવે મારી પાસે મૂંઝવણ મેટ્રિક્સ છે તેથી જો તમે તેને જુઓ મારી પાસે અહીં સંદર્ભ લેબલ્સ છે અને મારી પાસે અહીં અનુમાનિત લેબલ્સ છે તેથી આ કહે છે કે હેચબેક તરીકે ધારણા કરેલી સાચી હેચબેક ત્યાં 10 કેસ છે તે તમામ 10 હેચબેકને યોગ્ય રીતે ઓળખી કાઢ્યું છે પરંતુ હેચબેક તરીકે ધારણા કરી છે પરંતુ ખરેખર એસયુવી એક છે અને એસયુવી તરીકે ધારણા કરવામાં આવે છે અને ખરેખર એસયુવી 9 છે તેથી 10 એસયુવી કેસોમાંથી તે 9 ને યોગ્ય રીતે ઓળખે છે અને ત્યાં 1 ખોટી વર્ગીકરણ કરવામાં આવી છે હવે જો તમે ચોકસાઈ મૂલ્ય પર નજર નાખો તો તે 0 95 છે જો તમે પ્રોફેસર રઘુના કામગીરી માપનના લેકચરનેચોકસાઈથી યાદ કરી શકો તો તે બીજું કઈ નહિ પણ નિરીક્ષણોની કુલ સંખ્યા સાચી પોઝીટીવ અને સાચી નેગેટીવ રકમના સરવાળા વડે ભાગેલી છે જે આ કિસ્સામાં 20 છે તેથી મારી પાસે ફરીથી ટોચ પર આદેશ છે મારી પાસે સંવેદનશીલતા મૂલ્ય છે જે એક સમાન છે અહીંના સકારાત્મક લેબલ્સ હેચબેક છે અને તે બધાને યોગ્ય રીતે ઓળખવામાં આવ્યા છે જ્યારે તમે જોઈ શકો છો કે ત્યાં એક ખોટું વર્ગીકરણ કરવામાં આવ્યું છે અને તેથી આ વિશિષ્ટતા 0 9 પર આવી છે સંતુલિત ચોકસાઈ તરીકે પણ કંઈક કહેવામાં આવે છે જે 0 95 બરાબર છે હવે સંતુલિત ચોકસાઈ એ સંવેદનશીલતા અને વિશિષ્ટતાની સરેરાશ છે પ્રોફેસર રઘુ દ્વારા તેમના પ્રભાવ માપવાના લેકચરમાં અન્ય તમામ કામગીરીના પગલાઓ સમજાવવામાં આવ્યા છે અને તમે હમેંશા પાછા જઈ શકો છો અને અન્ય કામગીરીનાં પગલાં વિશે વધુ જાણવા માટે તેનો સંદર્ભ લો આ લેકચરમાં આપણે ઓટોમોટિવ ક્રેશ પરીક્ષણના કેસ અભ્યાસ તરફ ધ્યાન આપ્યું આપણે ડેટાને કેવી રીતે વાંચવું તે પણ જોયું આપણે તેને કેવી રીતે સમજવું તે જોયું આપણે લોજીસ્ટીક રીગ્રેસનને મોડેલ બનાવવા માટે glm ફંક્શનનો ઉપયોગ કર્યો અને આપણે પરિણામોનું અર્થઘટન કરવા માટે મૂંઝવણ મેટ્રિક્સનો ઉપયોગ કર્યો